ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે પીવી એરેના કદની માહિતી મેળવીએ પીવી એરે આ પ્રમાણે આ રીતે લોડ ને વોટ કલાકો આપે છે પહેલો એક દિવસનો લોડ છે જેને આપણે Whday કહીએ છીએ બીજો રાતનો લોડ છે રાતનો લોડ ખરેખર દિવસના સમય દરમિયાન બેટરીમાં સંગ્રહિત થાય છે તેથી જ્યારે દિવસના સમયે જ્યારે સૂર્ય પાવર હોય ત્યારે પીવી એરેએ આટલો વોટ કલાક જથ્થો વોટ કલાકો રાતના લોડને બેટરી પંપ કરે છે અને પીવી એરેને પણ બેટરીનો ચાર્જ અને ડિસ્ચાર્જ લોસ કુદરતી રીતે પુરો પાડવો પડે છે તેથી આ એક મુખ્ય ઘટક છે જેને પીવી એરે સપ્લાય કરે છે તેથી આ રાતનો લોડ વોટ કલાક ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા થશે ત્રીજો ઘટક સ્વાયત્ત કામગીરી માટે વોટ કલાક પર છે તેથી જો ત્યાં નોંધપાત્ર સૂર્ય પાવર વિનાના સુસંગત દિવસો હોય અને તે દિવસોમાં બેટરીએ લોડને ટેકો આપવો પડે છે તે લોડમાં ઊર્જા પહોંચાડે છે તેથી સ્વાયત્તના દિવસોમાં લોડને ઊર્જા પૂરા પાડવા માટે તેટલા વોટ કલાકોને પીવી એરે દ્વારા બેટરીમાં પેહલેથીજ લોડ કરવું પડે છે તેથી આ લોડ અવરોધોને ધ્યાનમાં લેતા ચાલો આપણે સૌથી ખરાબ સ્થિતિનું નિર્માણ કરીએ ખરાબ પરિસ્થિતિ આ કંઈક હશે એક્સ અક્ષ પર દિવસો છે અને મને તે દિવસોની સંખ્યામાં વહેંચવા દો હવે દરેક સેગમેન્ટ એક દિવસનો છે આ દિવસ 1 દિવસ 2 છે તેથી આગળ દિવસ na સુધી na એ સ્વાયતતાના દિવસોની સંખ્યા છે એટલે કે na એ જયારે કોઈ પુરતી સૂર્ય શક્તિ ન હોય ત્યારે સતત દિવસોની સંખ્યા છે તેથી આ સ્વાયત્તતાના દિવસો છે અને તરત જ સ્વાયત્તતાના દિવસોને અનુસરે છે તમારે બેટરી ફરી ભરવાની જરૂર છે બેટરીને પુનપ્રાપ્ત કરવી પડશે તેથી 1 થી nr સુધીના તે દિવસોને અનુસરીને આ રિચાર્જ દિવસો છે આ તે દિવસો છે કે જેના પર બેટરી રિચાર્જ કરવી પડે છે કે સ્વાયતતાના આ દિવસોમાં ગુમાવેલ વોટ કલાકનો સમય ફરીથી સુધારવામાં આવે છે ફરી ભરવામાં આવે છે સ્વાયત્તાના દિવસો દરમિયાન લોસ થયેલ વોટ કલાક ચાલો આપણે કહી દઈએ કે Whauto અને આખા Whauto ને એક દિવસમાં ફરી ભરવું શક્ય નથી કારણ કે આ રીતે આવા કિસ્સામાં પીવી એરેનું કદ અત્યંત ઓવરરેટ કરવું પડે છે અને પછી આવી સિસ્ટમ મોંઘી થઈ શકે છે અને આ આત્યંતિક સૌથી ખરાબ કેસ માટે તે આવા પીવી એરે મોટા કદમાં હોવા યોગ્ય નથી તેથી જે સામાન્ય રીતે કરવામાં આવે છે તે છે Whauto પણ ઊર્જા ગુમાવે છે અમે તેને થોડા દિવસોમાં ફેલાયેલા પુનપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું અને તે રિચાર્જ દિવસની સંખ્યા નથી તેથી દરરોજ પીવી એરે nr ભાગ્યા Whauto નો વધારાનો જથ્થો સપ્લાય કરે છેતેથી તે nr સંખ્યાબંધ દિવસો માટે કરે છે પછી આ બધી ઊર્જાનો લોસ ફરી થઈ શકે તેથી આ Whauto ભાગ્યા nr ને સ્વાયત્તતા ના દિવસોને પછી દરરોજ બેટરીમાં ફરી ભરવું પડશે હવે આ Whauto ભાગ્યા nr એ સ્વાયત્ત કામગીરી માટે આ વોટના કલાકોનું પ્રતિનિધિત્વ કરે છે આ તે ઘટક છે જે પીવી એરેથી આવવાનું છે Whnight ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા પણ પીવી એરેથી જ આવવાની હોય છે અને દિવસના વોટ કલાકો સ્પષ્ટપણે પીવી એરેથી આવે છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલો હવે વોટ કલાક પીવી આવશ્યકતા લખો જે આ વોટ કલાક પીવીની જેમ હશે જે વોટ કલાક દિવસ વતા વોટ કલાક રાત ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા છે આ તે પ્રમાણભૂત આવશ્યકતા છે જ્યાં પીવીને દિવસનો લોડ વત્તા રાતનો લોડ વત્તા બેટરી ચાર્જ અને ડિસ્ચાર્જ લોસ આપે છે આ ઉપરાંત સ્વાયતતાના દિવસો માટે જરૂરી ઊર્જા સપ્લાય કરવી પડે છે જે વોટ કલાક દિવસ વત્તા વોટ કલાક રાત હોય છે તેથી જ્યારે સૂર્ય પાવર ન હોય ત્યારે આ બંનેને બેટરીમાં સંગ્રહિત કરવી પડશે અને તેથી તમારી પાસે ચિત્રમાં બેટરીની કાર્યક્ષમતા આવે છે અને કોઈપણ સંખ્યાના દિવસો માટે આટલા પાવરની સંખ્યા આટલા દિવસો છે જેથી પીવી ઓછા પ્રકાશની પરિસ્થિતિઓને લીધે ભાગ લેતી ન હોય ત્યારે બેટરીમાંથી બહાર આવવાની આ કુલ શક્તિ હશે તેથી આ સ્વાયત્તતા દિવસો છે અને આ આંકડો અહીં આ સમીકરણ Whauto ને રજૂ કરે છે અને સૌથી ખરાબ કેસની સ્થિતિને રિચાર્જ કરવા માટે પીવી તરત જ સ્વાયત્તતાના દિવસો પછી આપશે આ વધારાની ચાર્જની ઘણી રકમ જે Whauto ભાગ્યા nr છે તેથી આ nr દ્વારા વિભાજિત છે તેથી દેખીતી રીતે તમને હશે કે સમીકરણનો આ ભાગ ઊર્જાને રજૂ કરે છે તે Whauto છે તેથી હવે ફરીથી લખતા Whday લોડ 1 વત્તા na ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા છે અને પછી nr છે તેથી આ સમીકરણના આ ભાગને સાથે લઇને આવે છે આ સમીકરણોના ભાગને લીધે Whnight વત્તા nr વત્તા na ભાગ્યા nb બેટરીની કાર્યક્ષમતા ગુણ્યા nr મળશે તેથી આ પીવીના વોટ કલાકની ગણતરી માટેનું સમીકરણ હશે તેથી એરે મહત્તમ વોટની ગણતરી હવે કરી શકાય છે Pm એ પીવી ના વોટ કલાક ભાગ્યા Hat minimum કરતા વધારે હોવો જોઈએ તેથી હવે તમારે એ શોધવાનું છે કે Hat minimum શું છે જે વાતાવરણીય સ્થિતિ સાથે નમેલા સપાટી પરના સ્થળે ઇન્સીડેન્ટ ઊર્જા છે આખા વર્ષમાં ઓછામાં ઓછું આ આપણે કેવી રીતે કરીશું તે તમે જાણો આપણે જરૂરી પ્રોગ્રામ ફાઈલો પણ વિકસિત કરી તે માટે તમે અક્ષાંશ અને ઝુકાવમાં જુવો છો અને તમને Hat minimum શું છે તે મળશે તેથી બેંગ્લોર માટે અમને જાણવા મળ્યું કે તે દરરોજ 4 5 કિલોવોટ કલાક પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસનો હતો તેથી WHPV Hat min અને અહીં આ Hat min કલાકોના એકમો ધરાવે છે અને કિલોવોટ કલાક પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસ નથી કારણ કે અમે H minimum ને આંકડાકીય રજૂ કરવા માટે ઉપયોગ ઘણા બધા કલાકોના એક કિલો વોટ પ્રતિ મીટર સ્ક્વેર કિરણોત્સર્ગ માનક ઇન્સ્યુલેશન માં કરીએ છીએ તેથી અહીં Hat min આંકડાકીય રીતે માનક ઉકેલની સમાન હશે અને પછી આપણે પેવી પેનલના આંતરિક ક્ષેત્રની ગણતરી કરીએ છીએ જ્યાં Pm ભાગ્યા પેનલની કાર્યક્ષમતા છે અને ત્યાં તમામ સ્થાવર મિલકત ક્ષેત્ર વાસ્તવિક સ્થાવર મિલકત ક્ષેત્ર જેમાં ચાલવાનો ક્ષેત્ર ચાલવું ચાલવા અને સેવા ક્ષેત્ર જાળવણી ક્ષેત્રનો સમાવેશ થાય છે જે આંતરિક ક્ષેત્રના 1 3 ગણા હશે તેથી આ એવા સમીકરણો છે કે જેનો ઉપયોગ પીવી એરેના કદમાં લેવામાં આવશે નોંધ લો કે જો na શૂન્ય બરાબર છે તો સ્વાયતતાના દિવસોની સંખ્યા શૂન્ય બરાબર છે અને દિવસોનો કોઈ રિચાર્જ નંબર નથી તો પછી વોટ કલાક પીવી એ સમીકરણના પહેલા ભાગ દ્વારા આપવામાં આવે છે જે વોટ કલાક દિવસ છે તે દિવસના લોડ વત્તા રાતના લોડ વત્તા બેટરી ચાર્જ ડિસ્ચાર્જ લોસને સપ્લાય કરવા માટે વપરાય છે હવે ચાલો આપણે જે ઉદાહરણની ચર્ચા કરી રહ્યા છીએ તેના માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ પહેલાં અમે તેની ચર્ચા બેટરીના કદ બદલવા અને લોડ પ્રોફાઇલિંગ માટે કરી હતી યાદ કરો કે અમે આ લોડ વિશે ચર્ચા કરી હતી તમારી પાસે લોડ 1 લોડ 2 લોડ 3 છે અને અમે અમારો દિવસ 612 વોટ કલાક 914 4 વોટ કલાક પર દિવસના લોડની ગણતરી કરી હતી ચાલો આ બે નંબરોનો ઉપયોગ કરીએ અને જરૂરી PV એરે કદની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ પીવી વોટ કલાક એ દિવસના લોડ માટે 612 વોટ કલાક જેટલું છે 914 4 વોટ કલાક રાતના લોડ વતા તમારે ચાર્જ ડિસ્ચાર્જ લોસને પણ શામેલ કરવું પડશે 7 અથવા 70 બેટરી કાર્યક્ષમતા છે અને આ બધું 1918 વોટ કલાક જેટલું કામ કરે છે એરે પીક વોટ Pm એ ૧૯૧૮ ભાગ્યા Hat minimum કરતા વધારે હોવું જોઈએ અને બેંગ્લોર માટે Hat minimum અમને મળ્યું છે કે 4 58 કિલોવોટ કલાક પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ દિવસ છે અને અહીં આપણે તેનો એકમ કલાકો સાથે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી ઘણા કલાકોના એક કિલો વોટ ભાગ્યા મીટર સ્ક્વેર ઇન્સ્યુલેશન છે તે તમને 418 8 વોટ મહત્તમ અથવા 0 4 કિલોવોટ મહત્તમ આપશે હવે માનક ઉત્પાદકોમાંથી એક પીવી સેલ પસંદ કરો ઉદાહરણ તરીકે કહેવા માટે 16 કાર્યક્ષમ મોનો ક્રિસ્ટલિન પીવી સેલ પસંદ કરો અને જો આપણે પીવી પેનલના આંતરિક ક્ષેત્રની ગણતરી કરીએ તો તે Pm ભાગ્યા પીવી પેનલની કાર્યક્ષમતા આવે છે જો Pm કિલોવોટમાં છે તો પછી તે ભાગાકારમાં ઇનપુટ 1 કિલોવોટ પ્રતિ મીટર સ્ક્વેર ઇન્સીડેન્ટ ઇન્સ્યુલેશન છે પરંતુ જો Pm તમે તેને વોટમાં લેતા હો તો ઇનપુટ ઇન્સ્યુલેશન તમારે તેને 1000 વોટ પ્રતિ મિટર સ્ક્વેર લેવું જોઈએ તેથી તે મુજબ એકમોનો ઉપયોગ કરો તેથી જો તમે મહત્તમ વોટ 418 8 નો ઉપયોગ કરી રહ્યા છો જે મહત્તમ વોટ ભાગ્યા કાર્યક્ષમતા 0 ૧૬ એ 2000 વોટમાં છે તો તમે આંતરિક એરે ક્ષેત્ર તરીકે 2 617 મીટર સ્ક્વેર મેળવશો સ્થાવર મિલકતનો વાસ્તવિક ક્ષેત્ર પેનલના આંતરિક ક્ષેત્ર કરતાં 30 વધુ હશે અને અમે અગાઉ ચર્ચા કરી છે કે તેની જાળવણી હેતુ સફાઇ હેતુઓ માટે જરૂરી છે અને તે 1 3 ગુણ્યા 2 16175 આવે છે જે 3 4 મીટર સ્ક્વેર છે તેથી 3 4 મીટર સ્ક્વેર વિસ્તારને છતની ટોચ પર ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી તમે એરે પીવી એરે લગાવી શકો અને આ ચોક્કસ એપ્લિકેશન માટે ૪૧8 8 મહત્તમ વોટ અથવા ૪૨૦ મહત્તમ વોટ મળી શકે તેથી આ રીતે તમે પીવી એરે કદને પસંદ કરવા વિશે જોયું